તેથી એન્જીનિયરિંગ ગણિત II ના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે તેથી ફુરીયર ટ્રાન્સફોર્મ ના મૂલ્યાંકન પર આ લેક્ચર નંબર 46 છે તેથી અહીં આપણે કેટલાક ફંક્શન્સ જોશું અને તેમના ફુરીયર ટ્રાન્સફોર્મ નું મૂલ્યાંકન કરીશું તેથી ઉદાહરણ તરીકે લંબચોરસ પલ્સ ફંક્શન પર ચર્ચા કરવામાં આવશે અને ઘાતાંકીય ફંક્શન્સ ના કેટલાક સ્વરૂપોની સાથે સાથે આપણે ડાયરાક ડેલ્ટા ફંક્શન ના ફુરીયર ટ્રાન્સફોર્મ અને અંતે ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ પરના કેટલાક ઉદાહરણો વિશે પણ જોશું તેથી આ પ્રથમ પ્રશ્ન ધ્યાનમાં લેતા જ્યાં આપણે આ નીચેના ફંક્શન નું ફુરીયર ટ્રાન્સફોર્મ શોધવાની જરૂર છે જે આ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી તે આ −a થી a ક્ષેત્રમાં 1 છે અને પછી આની બહાર આ 0 છે તેથી જો આપણી પાસે a અહીં કોઈ ધન સંખ્યા છે તો આ ક્ષેત્રમાં તે 1 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આની બહાર તે 0 તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ છે કહેવાતા લંબચોરસ ફંક્શન પલ્સ ફંક્શન અને પછી ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યા સાથે આપણે આ ફંક્શન ને લાગુ કરી શકીએ છીએ જે કહે છે કે 1√2π અને આ ફંક્શન eiαx અને કારણ કે આ ફંક્શન ફક્ત −a અને a વચ્ચે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ ઇન્ટિગ્રલ નું −a થી a માં સાદુરૂપ અપાશે અને આ ક્ષેત્રમાં ફંક્શન મૂલ્ય તે 1 છે તેથી આપણી પાસે ફક્ત eiαx જેનું સરળતાથી eiαx આપવા માટે સંકલન થઈ શકે છે અને iα થી ભાગાકાર કરીને અને પછી આપણે તે નીચેની અને ઉપરની લિમિટ મૂકવાની જરૂર છે તેથી ત્યાં ઉપરની લિમિટ ને સ્થાનાંતરિત કરતી વખતે આપણી પાસે eiαx છે અને પછી નીચેની લિમિટ e−iαa આપે છે અને પછી આપણે સાઇન ફંક્શન ના પદમાં પણ આ ફરીથી લખી શકીએ છીએ તેથી અહીં આ 2i નો પરિચય આપીને આપણી પાસે મૂળરૂપે આ sinaαα છે અને પછી બહારનું પરિબળ આપણી પાસે આ √2π અથવા 2√2π છે તેથી આ ખૂબ જ સરળ ફંક્શન હતું કારણ કે આ ફંક્શન ફક્ત આ −a થી a માં જ વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ ઇન્ટિગ્રલ જે −∞ થી ∞ છે તે ફક્ત −a થી a થઈ ગયું છે અને પછી ઘાતાંકીય ફંક્શન ને કારણે સંકલન સરળ હતું અને આપણને આ મૂલ્ય તેના ફુરીયર ટ્રાન્સફોર્મ તરીકે મળ્યું બીજા પ્રશ્નમાં આપણે અહીં e−ax2 નો વિચાર કરીશું તો ફરીથી અહીં કોઇ હકારાત્મક કોઇ ધન સંખ્યા અને આ પ્રશ્ન માટે તો આપણે ફરીથી ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યા લાગુ કરીશું એટલે eiαx અને પછી આપણી પાસે e−ax2 dx છે તેથી આ કિસ્સામાં હવે પરિસ્થિતિ e−ax2 ને કારણે થોડી વધુ જટિલ છે તેથી તે હવે એક સરળ સંકલન નથી તેથી આપણે હવે વિચારવું પડશે કે આવી પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો જોઈએ જ્યાં આપણી પાસે એક ઘાતાંકીય ફંક્શન e−ax2 છે અને પછી અન્ય એક પહેલેથી જ ત્યાં વ્યાખ્યા eiαx હોવાને કારણે છે તેથી આ કિસ્સામાં યુક્તિ એ છે કે આપણે e ની ઘાત એક વર્ગના ફંક્શન તરીકે બનાવવી પડશે અને છેવટે જો આપણે ey2 જેવામાં ફેરવી શકીએ અને પછી આ ઇન્ટિગ્રલ −∞ થી ∞ માં છે અને આપણે આવા ઇન્ટિગ્રલ નું મૂલ્ય જાણીએ છીએ તેથી તે અહીં ઉદ્દેશ છે જો આપણે આ ઇન્ટિગ્રલ ને તે પ્રકારનાં ઇન્ટિગ્રલ માં રૂપાંતરિત કરી શકીએ તો આપણે બંધ સ્વરૂપમાં તેનું મૂલ્યાંકન કરી શકીએ તેથી હવે યુક્તિ અહીં છે જે આપણે હવે વાપરી રહ્યા છીએ તે eiαx છે આપણે cosαxisinαx તરીકે લખી શકીએ છીએ અને પછી આપણી પાસે અહીં e−ax2 છે તેથી આ ફંક્શન ના વ્યવ્હારની આ બીજી રીત છે કારણ કે હવે જો આપણે i સાથેના બીજા ઇન્ટિગ્રલ ને જોઈએ અને ફરીથી આ −∞ થી ∞ માં તો આપણી પાસે sinαx અને e−ax2 છે અને પછી આપણી પાસે dx છે તેથી આ સતત ફંક્શન છે અને તે પછી અહીં સાઇન એક વિષમ ફંક્શન છે તેથી બેના ગુણાકાર તરીકે આપણી પાસે આ ઇન્ટિગ્રલ નું વિષમ ઇન્ટિગ્રેંડ છે જે −∞ થી ∞ માં ફરે છે પરિણામે આ મૂલ્ય ફક્ત 0 હશે તેથી sinαx સાથેના ઇન્ટિગ્રલ ભાગનો બીજો ભાગ 0 બનશે અને પછી આપણે ફક્ત પ્રથમ ઇન્ટિગ્રલ સાથે વ્યવહાર કરવો પડશે તેથી પછી આપણી પાસે આ cosαx અને e−ax2dx છે જ્યાં જો આપણે આ સેટ કરીએ ત્યાં આ ઇન્ટિગ્રલ આ કોન્સ્ટંટ પદ સિવાય જો આપણે તેને I તરીકે સેટ કરીએ છીએ અને પછી આપણે યુક્તિ જાણીએ છીએ કે જો આપણી પાસે આ e−ax2 છે અને કોઈક રીતે જો આપણે ત્યાં એક વધુ x મેળવવાનું સંચાલન કરી શકીએ તો આ e−ax2 નું સંકલન શક્ય છે તેથી આપણે બરાબર આ કરીશું તેથી આપણે આ I ને α ના લક્ષ સાથે વિકલન કરીશું અને પછી અહીં આપણી પાસે આ cosαx છે તે બનશે sinαx અને પછી એક x ત્યાં દેખાશે અને પછી આપણે ભાગરૂપ સંકલન વડે સરળતાથી સંકલન કરી શકીશું તેથી ભાગરૂપ સંકલન કરતાં આપણી પાસે x સાથે આ ઘાતાંકીય ફંક્શન છે જે સંકલન માટે હવે નિયંત્રિત કરી શકાય છે તેથી આપણી પાસે sinαx જેમ છે તેમ અને આ e−ax2x ના ઇન્ટિગ્રલ ની ગોઠવણ કરવામાં આવશે આપણે આ પરિબળ 2a ને સમાયોજિત કરવું પડશે અને પછી આ 0 થી ∞ ની લિમિટ સાથે e−ax2 બરાબર છે અને તે જ રીતે અહીં sinαx હવે cosαx બની જશે અને એક α પણ દેખાશે અને ત્યાં એક 2a પહેલેથી જ છે તેથી આપણી પાસે આ cosαx અને e−ax2 છે અને પછી આ પ્રથમ પદ અંગે જ્યારે x ∞ તરફ જાય તો જો આપણે અહીં ઘાતાંકીય ફંક્શન e−ax2 પર એક નજર કરીએ અને જ્યારે x ∞ તરફ પહોંચે ત્યારે તો આ 0 પર જશે અને આ અહીં સ્થિત એક મર્યાદિત માત્રા છે તેથી ત્યાં કોઈ સમસ્યા નથી આમ બધું 0 પર જશે અને જ્યારે આપણે આ sinαx ને લીધે x 0 તરફ જાય તેમ લિમિટ લઈશું ત્યારે ફરીથી આ પદ 0 થઈ જશે તેથી આ પ્રથમ પદ હવે અદૃશ્ય થઈ જશે અને બીજા પદ વિષે તો આપણે નજીકથી I પર નજર કરીએ આ ઇન્ટિગ્રલ I જેનું આપણે મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને અહીં આપણી પાસે બરાબર ઇન્ટિગ્રલ I ત્યાં cosαx e−ax2 સાથે છે તેથી હવે આપણી પાસે એક ખૂબ જ સરળ વિકલિત સમીકરણ છે તેથી આપણે હવે આ વિકલિત સમીકરણ નું સંકલન કરવાની જરૂર છે અથવા આ I ઇચ્છિત ઇન્ટિગ્રલ મેળવવા માટે આ વિકલિત સમીકરણ ને હલ કરવાની જરૂર છે તો આપણી પાસે શું પરિસ્થિતિ છે આ I જે આપણે ત્યાં નિર્ધારિત કર્યું છે અને e−ax નું ફુરીયર ટ્રાન્સફોર્મ √2π✕I તરીકે લખ્યું છે તેથી હવે આ ઇન્ટિગ્રલ I ના નિવારણ માટે આપણે આ વિકલિત સમીકરણ તરફ વળ્યા જે dIdα α2a✕I જે સરળતાથી I ને કંઈક કોન્સ્ટંટ પદ આપીને સરળતાથી હલ કરી શકાય છે અને e α24a અને હવે પ્રશ્ન એ છે કે આ સંકલનનો આર્બીટ્રરી કોન્સ્ટંટ કેવી રીતે પ્રાપ્ત કરવો પરંતુ ફક્ત યાદ કરવા માટે કે આપણી પાસે આ I છે અને 0 પર I એ હવે 0∫∞ e−ax2 dx વધુ સરળ ફંક્શન છે તેથી જો આપણે અહીં ફેરબદલ કરીએ √axy એનો અર્થ √adxdy છે અને પછી આ ઇન્ટિગ્રલ 0 થી ∞ થઈ જશે અને આપણી પાસે e−y2 છે અને આ dxdy√a તેથી આ મૂલ્ય 1√a હશે અને 0∫∞ e−y2 dy √π2 છે આપણે અગાઉના લેક્ચરમાં પણ આનો ઉપયોગ કર્યો છે તેથી આ I આ I ની કિંમત જેનું આપણે હમણાં અહીં મૂલ્યાંકન કર્યું છે તે √π2 છે અને આ √a છે અને તે બરાબર કોન્સ્ટંટ મૂલ્ય છે કારણ કે જો આપણે અહીં I મુકીએ તો આ α 0 છે તેથી આપણી પાસે ત્યાં ફક્ત કોન્સ્ટંટ પદ છે તેથી આ કોન્સ્ટંટ 0 પર I ના મૂલ્ય સિવાય બીજું કશું નથી તેથી આપણને આ કોન્સ્ટંટ પદ મળ્યુ જેનો અર્થ છે કે આપણી પાસે આ I છે અને એકવાર આપણી પાસે આ ઇન્ટિગ્રલ I થઈ જાય પછી આપણે આનો ઉપયોગ e−ax2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ મેળવવા માટે કરી શકીએ છીએ જે 1√✕e α24a સિવાય બીજું કંઇ નથી કારણ કે આ રદ થશે અને પછી અહીં આપણી પાસે √2 પણ છે તેથી આપણી પાસે 1√ અને e α24a છે ઠીક છે અહીં ફક્ત ટૂંકી ટિપ્પણી જો આપણે આ a12 સેટ કરીએ છીએ તો આ ફુરીયર ટ્રાન્સફોર્મ માં આ e−ax2 નું ફુરીયર ટ્રાન્સફોર્મ 1√✕e α24a છે માટે જો આપણે અહીં a12 સેટ કરીએ છીએ તો અહીં શું થઈ રહ્યું છે e−x22 નું ફુરીયર ટ્રાન્સફોર્મ અને હવે આપણે ત્યાં આ a12 પણ સેટ કરીશું તેથી આ e−α2 2 છે તેથી અહીં શું રસપ્રદ છે કે e−x22 નું ફુરીયર ટ્રાન્સફોર્મ e−α22 છે ફક્ત આ x ને બદલી શકાય છે x ને α સાથે બદલવામાં આવશે આ એકમાત્ર તફાવત છે પરંતુ આપણી પાસે સમાન ફંક્શન છે તેથી આ ફંક્શન નું ફુરીયર ટ્રાન્સફોર્મ બરાબર તે જ ફંક્શન છે અને આવા ફંક્શન ને ફુરીયર ટ્રાન્સફોર્મેશન હેઠળ સ્વતઃ વ્યુત્ક્રમી હોવાનું કહેવામાં આવે છે કારણ કે 𝑓 નું ફુરીયર ટ્રાન્સફોર્મ ફક્ત 𝑓α છે અને આ આવા ફંક્શન્સ ના ઉદાહરણ માંનો એક છે સારું તેથી આપણી પાસે બીજો પ્રશ્ન છે જ્યાં આપણે આ ફંક્શન e−a|t| નું ફુરીયર ટ્રાન્સફોર્મ શોધીશું t એ −∞ થી ∞ છે અને a સકારાત્મક સંખ્યા છે તેથી ફરીથી ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે અહીં વાપરી શકીએ છીએ તેથી આ t નિરપેક્ષ મૂલ્ય છે તેથી આપણે આને બે ભાગોમાં વિભાજીત કરી શકીએ છીએ કારણ કે જ્યારે આપણે નિરપેક્ષ મૂલ્ય વિશે વાત કરીએ છીએ તેથી જો t નકારાત્મક હોય તો આ t છે અને જ્યારે t સકારાત્મક છે તે આ t બરાબર છે તેથી આપણે આ ગુણધર્મનો અહીં ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ ક્ષેત્ર −∞ થી 0 માં જ્યારે t નકારાત્મક છે તેથી આપણે t ની આ નિરપેક્ષ કિંમતનો t તરીકે ઉપયોગ કરીશું તેથી આ હવે eat થઈ ગયું છે અને પછી આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ ના કારણે eiαt પર આવીએ છીએ અને પછી આ ઇન્ટિગ્રલ dt અને આ 0 થી ∞ ક્ષેત્રમાં આપણી પાસે આ t ફક્ત t ની બરાબર છે તેથી આપણી પાસે e−at અને eiαt ફરીથી સમાન પરિબળ છે તેથી હવે આપણી પાસે બંને સ્થળોએ ઘાતાંકીય પદ હોવાથી આપણે તેમને ભેગાં કરી શકીએ છીએ અને પછી આપણે પહેલાની જેમ સરળતાથી સંકલન કરી શકીએ છીએ તેથી આપણી પાસે અહીં eaiαt છે અને પછી આ ઇન્ટિગ્રલ પછી aiα છેદમાં આવશે અહીં આપણી પાસે e aiαt છે અને ઇન્ટિગ્રલ પછી −aiα છેદમાં આવશે અને પછી આપણી પાસે −∞ થી 0 અને 0 થી ∞ માં આ લિમિટ છે તેથી આપણી પાસે 1√2π છે અને આપણી પાસે 1aiα છે અને કારણ કે જ્યારે આપણે આ 0 મુકીશું ત્યારે જ આપણે અહીં 1 મેળવીશું તેથી પ્રથમ કિસ્સામાં આપણી પાસે eaiαt છે અને જ્યારે આપણે આ t ના બદલે −∞ મૂકીએ જ્યારે આપણે આ t ∞ તરફ જાય છે ત્યારે આપણે લિમિટ શોધી રહ્યા છીએ અને આ a હકારાત્મક છે અને t ∞ તરફ જાય છે બીજા કિસ્સામાં t ∞ તરફ જાય છે પણ પછી આપણી પાસે −a છે તેથી બંને કિસ્સાઓમાં આ પદો 0 પર જશે કારણ કે આ eiαt ને આપણે આ cosαtisinαt લખી શકીએ છીએ જે મર્યાદિત સંખ્યા છે અને પછી આપણી પાસે eat છે પછી આપણી પાસે આ 0 તરીકે હશે તેથી પછી આ આપણી પાસે આના કારણે છે આ 0 પર ટકી રહેશે નકારાત્મક નિશાની અલબત્ત કારણ કે આ નીચેની લિમિટ છે અને પછી આપણી પાસે 1 aiα છે તેથી આખરે જ્યારે આપણે ત્યાં આ માઇનસ ચિહ્નનો સમાવેશ કરીએ છીએ તેથી આપણી પાસે a iα અને aiα છે જે આ 2aa2α2 તરીકે લખી શકાય છે અને આ પરિબળ આ 1√2π હશે તેથી તે આ ઘાતાંકીય ફંક્શન e−a|t| નું ફુરીયર ટ્રાન્સફોર્મ છે હવે આપણે ડાયરાક ડેલ્ટા ફંક્શન 𝛿 ના ફુરીયર ટ્રાન્સફોર્મ ની ગણતરી કરીશું જ્યાં આપણે a ને ફરીથી સકારાત્મક તરીકે લઈએ છીએ તેથી યાદ કરો કે ડાયરાક ડેલ્ટા ફંક્શન ને લંબચોરસ પલ્સ ફંક્શન તરીકે ગણી શકાય આ ડાયરાક ડેલ્ટા ફંક્શન ને વ્યાખ્યાયિત કરવાની વિવિધ રીતો છે અને મર્યાદિત પરિસ્થિતિમાં આ ડાયરાક ડેલ્ટા ફંક્શન ની આ લંબચોરસ પલ્સ તરીકે કલ્પના કરવાની સૌથી સરળ રીત છે એનો અર્થ એ કે જો આપણે ધ્યાનમાં લઈએ કે જ્યારે ta મૂલ્ય 0 ta𝜖 હોય તો તે ફરીથી 0 હોય છે અને તે અહીંના ક્ષેત્રમાં a ≤ t≤ a𝜖 મૂલ્ય 1𝜖 છે તેથી આ 1𝜖 છે તેથી જેમ કે આ 𝜖 0 તરફ જાય છે જો આપણે આ 𝜖 0 પર લઈએ તો આ લંબચોરસની આ ઉંચાઈ વધશે અને આપણી રુચિ એ છે કે આ ડાયરાક ડેલ્ટા ને કેવી રીતે નિર્ધારિત કરવામાં આવે છે કે જ્યારે આ 𝜖 0 તરફ જશે ત્યારે શું થશે તેથી તે કિસ્સામાં આ ટોચ ખરેખર ∞ તરફ જશે પરંતુ આ ડાયરાક ડેલ્ટા કેસમાં રસપ્રદ એ છે કે જો આપણે આ વિસ્તારની ગણતરી કરીશું જે 𝜖✕1𝜖1 છે આ 1 છે તેથી વિસ્તાર હંમેશા 1 અને મર્યાદિત પરિસ્થિતિમાં પણ વિસ્તાર 1 હશે તેથી આપણે આ રીતે આ 𝛿𝜖 ના મર્યાદિત કેસ તરીકે આ ડાયરાક ડેલ્ટા ફંક્શન ની કલ્પના કરીએ છીએ અને આ વ્યાખ્યા સાથે આપણે સરળતાથી આ ડાયરાક ડેલ્ટા ફંક્શન ના ફુરીયર ટ્રાન્સફોર્મ ની ગણતરી કરી શકીએ છીએ તેથી જો આપણે આ 𝛿t−a નું આ ફુરીયર ટ્રાન્સફોર્મ લઈએ તો આપણી પાસે વ્યાખ્યા મુજબ અહીં 𝛿 eiαt છે અને પછી આપણે ડાયરાક ડેલ્ટા ની આ મર્યાદિત વ્યાખ્યાનો ઉપયોગ કર્યો છે તેથી a થી a𝜖 સુધી આપણી પાસે મૂલ્ય 1𝜖 છે અને પછીથી આપણે આ δ મેળવવા 𝜖 0 તરફ જાય છે તેમ લઈએ તેથી આપણી પાસે આ 𝜖 0 તરફ જાય છે 1𝜖 અને eiαt અને પછી આપણી પાસે આ dt છે તેથી મૂલ્યાંકન કરવા માટે આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે તેથી આપણે આ લિમિટ પછીથી પસાર કરી શકીએ છીએ તેથી પ્રથમ આ 1𝜖 ઇન્ટિગ્રલ ની બહાર જશે અને પછી eiαtiα આપવા માટે eiαt dt નું સંકલન કરવામાં આવશે અને પછી આપણી પાસે a થી a𝜖 સુધીની લિમિટ છે તેથી આપણી પાસે 1√2π છે અને પછી આપણી પાસે 1𝜖 અને 1iα અને eiαa𝜖 eiαa છે જ્યારે આપણે આ t ને a𝜖 થી બદલીએ છીએ ત્યારે આપણે અહીં આ સંખ્યા મેળવીશું જ્યારે આપણે a મૂકીએ છીએ ત્યારે આપણે બીજું મેળવીશું તેથી હવે eiαa બંને સ્થળોએ સામાન્ય છે તેથી આપણે તેને બહાર લાવી શકીએ eiαa અને પછી આપણે આ લિમિટ 𝜖→0 eiα𝜖 1iα𝜖 ની ગણતરી કરવાની જરૂર છે અને હવે અહીં આ કિસ્સામાં તેથી આ 1 1 થાય છે જેથી તે 0 છે તેથી આપણી પાસે આ 00 સ્વરૂપ છે જ્યાં આપણે એલ'હોસ્પિટલ L'Hospital નો નિયમ લાગુ કરી શકીએ છીએ અને એકવાર આપણે ત્યાં આ એલહોસ્પિટલ નો નિયમ લાગુ કરીએ તો આપણને eiα𝜖 મળશે અને પછી આપણે iα મેળવીશું અને છેદમાં આપણી પાસે iα છે તેથી આ રદ થશે અને પછી લિમિટ 𝜖 0 પર જશે આ 1 પર જશે તેથી આ લિમિટ ફક્ત 1 હશે અને આપણી પાસે આ જવાબ છે 1√2π✕eiαa તેથી આ પરિણામ સાથે આપણે તે 1 નું F 1 તારવી શકીએ તેથી જો આપણે આ a ને 0 પર મૂકીએ તો અહીં a ને 0 પર મૂકીએ તો અર્થ છે કે આપણી પાસે 1√2π છે અને પછી 1 જમણી બાજુ છે તેથી જો આપણે હવે આ ઇન્વર્સ લઈએ તો આપણી પાસે ત્યાં ડેલ્ટા ફંક્શન છે 𝛿 આ √2𝜋 ત્યાં જઈ શકે છે અને 1 નું ફુરીયર ઇન્વર્સ તેથી આ ત્યાં 1 છે જમણી બાજુનું ફંક્શન તેથી 1 નું ફુરીયર ઇન્વર્સ બરાબર √2𝜋𝛿 છે તેથી અન્ય પ્રશ્ન જ્યાં આપણે આ ફંક્શન ના ફુરીયર ટ્રાન્સફોર્મ શોધીશું હવે આપણી પાસે આ |t|e−a|t| છે તેથી આપણે પહેલાથી જ આ e−a|t| નું મૂલ્યાંકન કર્યું છે પરંતુ આ અલગ છે કારણ કે અહીં |t| પણ e−a|t| સાથે સ્થિત છે તેથી આ કિસ્સામાં ફરીથી આપણે આપેલ ફંક્શન પર ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યા લાગુ કરીશું અને આપણે આ અવલોકન કરીશું કારણ કે ફરીથી અહીં આપણી પાસે આ |t| છે જે કહે છે કે જ્યારે આ t નકારાત્મક છે તે −t છે અને t જ્યારે t સકારાત્મક છે તેથી આ વિચારણા સાથે આપણી પાસે −∞ થી 0 માં |t| t બનશે તેથી આપણી પાસે ત્યાં માઇનસ ચિહ્ન હશે અને t અને e ની ઘાત ફરીથી આ માઇનસ તો તે eat અને eiαt છે અને આપણી પાસે ત્યા dt છે તેથી પછી 0 થી ∞ માં તે 1√2π છે અને આપણી પાસે te−at છે કારણ કે અહીં આ ક્ષેત્ર 0 થી ∞ માં |t| ફક્ત t હશે તેથી આપણી પાસે આ te−at eiαt છે જે ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યાનો એક ભાગ છે તેથી હવે આ સાથે આપણે ફરીથી સમાન ઇન્ટિગ્રલ બનાવવા માટે પ્રથમમાં ફક્ત t−x ની ફેરબદલી કરીશું તેથી જ્યારે આ પ્રથમ કિસ્સામાં t x લિમિટ −∞ થી 0 થઈ જશે અને પછી કેટલાક વધુ ફેરફારો ઇન્ટિગ્રેન્ડ માં થશે અને તે dt પણ −dx થશે તેથી ત્યાં બીજો માઇનસ હશે પરંતુ પછી અહીં આપણી પાસે ∞ થી 0 ની લિમિટ છે પરંતુ આ માઇનસ સાથે આપણે ફરીથી 0 થી ∞ બદલી શકીએ તેથી આપણી પાસે 0 થી ∞ ની લિમિટ છે t ને બદલે છે −x તેથી હવે અહીં માઇનસ છે જે આ માઇનસ સાથે સરભર કરવામાં આવશે જે પહેલાથી જ સામે હતા તેથી આપણી પાસે e−ax છે કારણ કે હવે t−x તેથી આપણી પાસે e−ax અને e−iαx dx છે અને તે બીજું ઇન્ટિગ્રલ જેમ છે તેમ તેથી ફરીથી આ x ને t વડે x t વડે બદલી શકાય છે તેથી આપણી પાસે મૂળભૂત રીતે dt સાથે સમાન ઇન્ટિગ્રલ છે e ની ઘાત અહીં આપણી પાસે પ્લસ ચિહ્ન છે અહીં આપણી પાસે માઇનસ છે પરંતુ આ e−at છે અને અહીં પણ આપણી પાસે આ e−at છે તો હવે શું છે તેથી પ્રથમમાં આપણી પાસે e−iαt છે તેથી e−iαt cosαt−isinαt તરીકે લખી શકાય છે અને બીજા કિસ્સામાં આપણી પાસે eiαt છે જે cosαtisinαt છે આ બીજા ઇન્ટિગ્રલ માંથી છે જ્યાં આપણી પાસે eiαt છે તેથી બાકીની બધી વસ્તુઓ મેળ ખાય છે તેથી આપણી પાસે પરિબળ છે ત્યાં સમાન પરિબળ છે આપણી પાસે te−at te−at છે બંને સંકલનનું પ્રથમ પદ આવી રહ્યું છે આ cosαt જેથી આપણે અહીં બે વખત ધ્યાનમાં લઈશું અને પછી બીજા કિસ્સામાં આપણી પાસે માઇનસ ચિહ્ન છે બીજામાં આપણી પાસે પ્લસ ચિહ્ન છે તેથી તે ઇન્ટિગ્રલ રદ થશે તેથી અહીં બંને ઇન્ટિગ્રલ થી સાઇન ઇન્ટિગ્રલ કારણ કે તેમને વિરુદ્ધ ચિહ્ન હશે તે રદ થશે અને આપણને ફક્ત કોસ પદ મળશે અને તે પરિબળ 2 ત્યાં દેખાશે તેથી આપણી પાસે અહીં ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ છે જો આપણે અહીં એક નજર કરીએ તો 0∫∞ te−atcosαt dt તેથી તે ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યા હતી તેથી આ અહીં છે √2π તેથી તે બરાબર તે જ પરિબળ છે જેનો આપણે ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ માં પણ વિચાર કર્યો છે તેથી આ ચોક્કસપણે te−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ છે જો કે આપણે જાણતા નથી કે આ te−at નું ફુરીયર ટ્રાન્સફોર્મ શું છે તેથી આપણે આ સમીકરણને હલ કરીને સીધા જ આની ગણતરી કરી શકીએ છીએ અથવા અહીં બીજી યુક્તિ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેથી ફક્ત નોંધ લો કે આ પરિબળ સાથે te−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ √2π ✕ 0∫∞ e−atcos αt dt છે જેની સરળતાથી ગણતરી કરી શકાય છે અને આપણે આ પહેલાના પ્રશ્નમાં કર્યું છે તે √2π ✕ aa2α2 હશે તેથી e−at નું આ ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ √2π ✕ aa2α2 તરીકે આપવામાં આવ્યું છે તેથી આ આપણી પાસે હોવાથી આપણે |t|e−a|t| નું ફુરીયર ટ્રાન્સફોર્મ મેળવવા માંગીએ છીએ જે te−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ છે તેથી અહીં આપણી પાસે e−at ના ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ બરાબર √2π ✕ aa2α2 છે તેથી આમાંથી આપણે te−at ના ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ કેવી રીતે મેળવવું તે તારવીશું જો આપણે આ સંબંધને વિકલીત કરીએ દેખીતી રીતે a ના સંદર્ભમાં બંને બાજુથી તો પછી શું થશે તેથી જો આપણે આને a ના સંદર્ભમાં વિકલન કરીએ તેથી અહીં e−at છે અને તે પછી પરિબળ t માઇનસ ચિહ્ન સાથેનું જે વધારાનું આવશે અને આપણે જમણી બાજુ પણ વિકલન કરી શકીએ છીએ તેથી સંપૂર્ણ વર્ગ પદ અને પછી આ ભાગનો નિયમ લાગુ પડશે જે આપણને આ √2π✕α2 a2a2α2 આપી શકે છે તેનો અર્થ એ કે આ te−at ના ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ કારણ કે જો આપણે અહીં આ એક નજર કરીએ હવે આ પરિબળ √2π સાથે t e−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ છે આપણે આ માઇનસ ચિહ્ન જમણી બાજુ લાવી શકીએ છીએ તેથી te−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ આ માઇનસ ચિહ્ન સાથે અહીં ગોઠવે છે α2 a2a2α2 આ બરાબર te−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ છે તેથી આ te−at નું ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ બરાબર ઇચ્છિત ફુરીયર ટ્રાન્સફોર્મ છે જેનું આપણે |t|e−a|t| તરીકે મૂલ્યાંકન કરવા માંગીએ છીએ તેથી આ ઇચ્છિત ફુરીયર ટ્રાન્સફોર્મ છે જેનું આપણે આ ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ ની મદદથી અથવા તેને વાપરીને મૂલ્યાંકન કર્યું છે આ ઉદાહરણમાં આપણે e−a|y|નું ફુરીયર ઇન્વર્સ ટ્રાન્સફોર્મ શોધીશું તેથી ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ પર આધારિત બે ઉદાહરણો છે પરંતુ તે સરળ છે તેથી અહીં આપણે e−α|y| જ્યાં y એક સકારાત્મક સંખ્યા છે તેના ફુરીયર ઇન્વર્સ ટ્રાન્સફોર્મ મેળવવા માગીએ છીએ તેથી ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યા દ્વારા આપણી પાસે ત્યાં 1√2π✕ ∞∫∞ ƒα e iαxdα છે તેથી આપણે આ 𝑓αe |α|y ની અવેજી કરી શકીએ છીએ તેથી ફંક્શન પોતે અને પછી ∞ થી ∞ જ્યાં આ α નકારાત્મક છે કારણ કે ફરીથી આ |α| ત્યાં છે તેથી તે અહીં આ રેન્જ માં α હશે તેથી તે પહેલાથી સમાવિષ્ટ થયેલ છે અને સકારાત્મક શ્રેણીમાં આ |α| ફક્ત α થશે તેથી આ વ્યાખ્યા સાથે હવે આપણે બંનેને ભેગાં કરી શકીએ છીએ કારણ કે આ ઘાતાંકીય ફંક્શન્સ છે આપણે y ix અને પછી yix ભેગાં કર્યાં છે અને તે દરેકને સરળતાથી α ના સંદર્ભે સંકલન કરી શકાય છે તો આપણી પાસે આ ઘાતાંક છે પછી છેદમાં y ix આવશે અહીં yix દેખાશે અને આપણે એ પણ નોંધવું જોઈએ કે જ્યારે α 0 પર જાય છે ત્યારે આ ey−ixα 0 પર જશે કારણ કે આ y હકારાત્મક છે અને આ કિસ્સામાં ફરીથી કારણ કે −y ત્યાં છે અને આ α ∞ તરફ જાય છે આ ફરીથી 0 પર જાશે અને પછી આપણે તેના બદલે સરળ સ્વરૂપ કર્યું છે જે ફક્ત 0 ના કારણે અહીં આવશે તેથી આપણી પાસે y ix છે અને અહીં આપણી પાસે આ yix છે જે અહીંના પરિબળ √2π સાથે yx2y2 લાવવા માટે વધુ સરળ કરી શકાય તેથી આ તે ઉદાહરણ હતું જ્યાં આપણે આવા ફંક્શન નું ઇન્વર્સ ટ્રાન્સફોર્મ મેળવવા માટે ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ ની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો છે તેથી આ છેલ્લું ઉદાહરણ છે જ્યાં આપણે આ 12π ✕ α iα2 ના ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ વિશે વાત કરીશું અને અહીં ફરી આપણે ધારીએ છીએ કે a સકારાત્મક છે તેથી આપણે આને બે ફંક્શન્સ ના ગુણાકાર તરીકે લખીએ છીએ જેનો અર્થ 1√2π✕α iα 1√2π✕α iα છે અને આપણે બંને બાજુ ફુરીયર ઇન્વર્સ લઈએ હવે તો આપણે આ ગણતરી કરવા માંગીએ છીએ આનું ઇન્વર્સ શું છે અને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ત્યાં એક કોન્વોલ્યુશન પ્રમેય છે જે કહે છે કે ƒ નું આ ફુરીયર ટ્રાન્સફોર્મ F 1 અને g નું ફુરીયર ટ્રાન્સફોર્મ 1√2π ની બરાબર છે અને આ 𝑓 અને g ના કોન્વોલ્યુશન નો ગુણાકાર તેથી આ કોન્વોલ્યુશન પ્રમેય સાથે આપણને આ પરિણામ મળ્યું હવે સવાલ એ છે કે આ 1√2π ✕ α iα નું F 1 શું છે અને જો તમને પાછલા લેક્ચરમાંથી યાદ આવે તો આપણે આ e atH નું ફુરીયર ટ્રાન્સફોર્મ કર્યું છે H એ t નું હેવીસાઇડ ફંક્શન છે અને બરાબર આ હતું તેથી આપણે હવે આ e at H નું ઇન્વર્સ જાણીએ છીએ તેથી અહીં આપણી પાસે પછી e at H અને e at H છે અને આપણે બંનેના કોન્વોલ્યુશન ની જરૂર છે તેથી હવે આ કોન્વોલ્યુશન થી આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ તેથી e−axH અને આ સ્થળાંતર બીજા કિસ્સામાં ∞ થી ∞ હશે તેથી આનુ સાદુરૂપ આપતાં કારણ કે આપણી પાસે અહીં e−ax છે આપણી પાસે અહીં eax છે જે રદ થઈ જશે અને આપણી પાસે e−at બહાર છે કારણ કે આ ઇન્ટિગ્રલ x પર છે તેથી ઇન્ટિગ્રેંડ ફક્ત H અને H છે જે આપણે જાણીએ છીએ કે જ્યારે x નકારાત્મક છે આ આના કારણે 0 હશે અને જો t x નકારાત્મક છે તો આ પ્રમાણ નકારાત્મક છે તો પછી આ ગુણાકાર 0 બનશે તેનો અર્થ એ કે આપણી પાસે પરિસ્થિતિ છે 0 અને t ની વચ્ચેની જો x 0 અને t ની વચ્ચે હશે તો મૂલ્ય 1 હશે અન્યથા આ ઇન્ટિગ્રેન્ડ નું મૂલ્ય 0 હશે તેથી આપણે અહીં લખી શકીએ છીએ e at√2π અને H મહત્વના છે કારણ કે આ ઇન્ટિગ્રલ અસ્તિત્વમાં ત્યારે જ રહેશે જ્યારે આ t હકારાત્મક છે અને પછી આપણી પાસે અહીં 0∫t dx છે આ કિંમત 1 છે જે આપણે તેનું મૂલ્યાંકન ફક્ત t તરીકે કરી શકીએ છીએ તેથી આપણી પાસે te at√2π ✕ H છે સારું તેથી આ સંદર્ભો છે જે આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને અહીં માત્ર તારણ કાઢવા માટે આપણે ફુરીયર નું મૂલ્યાંકન કર્યું છે અને વિવિધ ફંક્શન્સ ના ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ તેમાં લંબચોરસ પલ્સ ફંક્શન ઘાતાંકીય ફંક્શન્સ ડાયરાક ડેલ્ટા ફંક્શન વગેરે શામેલ છે તો આ લેક્ચર માટે આટલું જ અને હું તમારી એકાગ્રતા બદલ તમારો આભાર માનું છું